વ્યવહારુ અભિગમ સાથે સર્વિસ માર્કેટિંગ પર આ 4 થા સત્રમાં આપનું સ્વાગત છે બિપ્લબ દત્ત છું અને મારા સંપર્કો અહીં આપવામાં આવ્યા છે તેથી એકવાર તમે પાઠમાંથી પસાર થાઓ જો તમને કોઈ ફીડબેક હોય તો કૃપા કરીને મને લખો જેથી હું તમને શક્ય તેટલો જવાબ આપી શકું હવે આ ચોથો પાઠ છે જે સર્વિસ ની લાક્ષણિકતાઓ વિશે છે તેથી અહીં અમે સર્વિસ ની વ્યાખ્યા સર્વિસ ઉત્પાદન બંડલ સર્વિસ ના પ્રકારો અને સંચાલન માટેના પડકારો સર્વિસ પેકેજ સર્વિસ ની લાક્ષણિકતાઓ અને તેના અસરોને જોઈએ છીએ અને અમે વ્યૂહાત્મક સર્વિસ વર્ગીકરણો જોઈએ છીએ તેથી અમે સર્વિસ ની વ્યાખ્યા પર આવીએ છીએ સર્વિસ ને તે પ્રવૃત્તિઓ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે જે ગ્રાહકોને તેમની સંપત્તિમાં પરિવર્તન કરતી વખતે ઇનટેન્જીબલ લાભો અને અનુભવો પૂરા પાડે છે મૂળભૂત રીતે સર્વિસ ઇનટેન્જીબલ લાભો અને અનુભવો પણ પ્રદાન કરે છે તેથી સેવા જે પ્રદાન કરે છે તે લાભ છે અને કેવી રીતે સેવા પ્રદાન થાય છે તે અનુભવ છે જ્યારે ગ્રાહકો સ્થિતિને પરિવર્તન કરે છે ત્યારે તે સ્થિતિ કોઈ ઉત્પાદન ની હોઈ શકે છે અથવા તો જ્યારે તેવો કોઈ વ્યાખ્યાન અથવા નૃત્ય કે નાટક હોઈ ત્યારે તેમના મન ની સ્થિતિ હોઈ શકે છે જે તેમના મનમાં પરિવર્તન લાવે છે તેથી તે પ્રવૃત્તિઓની સર્વિસ છે જે ગ્રાહકોને તેમની સંપત્તિમાં પરિવર્તન કરતી વખતે લાભો અને અનુભવો પૂરા પાડે છે તેથી અમે સર્વિસ પ્રોડક્ટ બંડલ પર નજર કરીએ છીએ તેથી અહીં મુખ્ય સામાન અને મુખ્ય સર્વિસ ઉદાહરણો આપવામાં આવે છે તેથી તત્વ એક બિઝનેસ હશે અને મુખ્ય સારા સપ્લાયર કસ્ટમ ક્લોથિયર છે અને કોર સર્વિસ નું ઉદાહરણ બિઝનેસ હોટલ છે મુખ્ય તત્વ વ્યવસાયિક સુઈટ છે અને રાત્રિ માટેનો ઓરડો છે પેરિફેરલ માલ ગાર્મેન્ટ બેગ અથવા બાથરૂમ છે પેરિફેરલ સર્વિસ સ્થગિત ચુકવણી યોજનાઓ અથવા ઈન હાઉસ રેસ્ટોરન્ટ છે અને વેરિયેબલ સેવા તરીકે કોફી લાઉન્જ અથવા એરપોર્ટ શટલ છે તેથી વિવિધ પ્રકારના માલ અને સર્વિસ માટે આ વિવિધ ઘટકો છે જેમ કે વ્યવસાય મુખ્ય પેરિફેરલ માલ પેરિફેરલ સર્વિસ અને વેરિયન્ટ છે તો મેનેજર માટે સર્વિસ ના પ્રકારો અને પડકારો શું છે સર્વિસ ના પ્રકારો વિવિધ પ્રકારની સર્વિસ છે જે શ્મેનરે 1986 માં આપી હતી તેથી શ્રમની તીવ્રતાની ડિગ્રી ઓછી અથવા વધારે હોઈ શકે છે અને ક્રિયાપ્રતિક્રિયા અને કસ્ટમાઇઝેશનની ડિગ્રી ઓછી અથવા વધારે હોઈ શકે છે તેથી એક ચતુર્થાંશમાં જ્યાં તીવ્રતા ઓછી છે તેમજ ક્રિયાપ્રતિક્રિયા અને કસ્ટમાઇઝેશન ઓછી છે ત્યાં અમારી પાસે સર્વિસ ફેક્ટરી છે પછી અમારી પાસે શ્રમની તીવ્રતા ની ડિગ્રી ઓછી અને ક્રિયાપ્રતિક્રિયાની ડિગ્રી વધારે હોવી જોઈએ તેથી અહીં અમારી પાસે હોસ્પિટલ ઓટો રિપેર અન્ય સમારકામ સર્વિસ વગેરે જેવી સર્વિસ જહાજ છે ક્રિયાપ્રતિક્રિયા અને કસ્ટમાઇઝેશનની ડિગ્રી એટલી ઓછી છે કે તે સામૂહિક સર્વિસ છે અમારી પાસે જાળવણી જથ્થાબંધ વેચાણ શાળાઓ વ્યાપારી બેંકિંગના છૂટક પાસાઓ વગેરે છેજ્યાં ઉચ્ચ ક્રિયાપ્રતિક્રિયા અને ઉચ્ચ શ્રમ તીવ્રતા છે આ વ્યાવસાયિક સર્વિસ છે જે ડોકટરો વકીલો એકાઉન્ટન્ટ્સ અને આર્કિટેક્ટ્સ છે તેથી સર્વિસસ્કેપ સ્ટેન્ડિંગ ઓપરેટિંગ પ્રક્રિયાઓ પર ધ્યાન આપવાની સર્વિસ નું માર્કેટિંગ આ સર્વિસ ના શ્રમ તીવ્રતા ભાગ માટે મહત્વપૂર્ણ બની જાય છે અને ઓછી સર્વિસ માં મૂડી નિર્ણય તકનીકી પ્રગતિ શિખરો ટાળવા અને શિખરોને પ્રોત્સાહન આપવા માંગનું સંચાલન સર્વિસ પહોંચાડવાનું સમયપત્રક છે આ ક્રિયાપ્રતિક્રિયા અને કસ્ટમાઇઝેશન વિશે છે પછી આપણી પાસે લડાઈ ખર્ચ વધે છે ગુણવત્તા જાળવી રાખે છે પ્રક્રિયામાં ગ્રાહક હસ્તક્ષેપ પર પ્રતિક્રિયા આપે છે સર્વિસ પહોંચાડતા લોકોની પ્રગતિનું સંચાલન કરે છે છૂટા ગૌણ શ્રેષ્ઠ સંબંધો સાથે સપાટ વંશવેલોનું સંચાલન કરે છે કર્મચારીની વફાદારી મેળવે છે તેથી આ તમામ ક્રિયાપ્રતિક્રિયા અને કસ્ટમાઇઝેશનની ઉચ્ચ બાજુનો ભાગ છે અને સામૂહિક સર્વિસ માં અમારી પાસે ભરતી તાલીમ વિકાસ અને પદ્ધતિઓનું નિયંત્રણ અને કર્મચારી કલ્યાણ છે અને વ્યાવસાયિક સર્વિસ માં અમારી પાસે કાર્યબળનું સમયપત્રક છે દૂરના ભૌગોલિક વિસ્તારને નિયંત્રિત કરીએ છીએ નવા એકમો શરૂ કરીએ છીએ અને વૃદ્ધિનું સંચાલન કરીએ છીએ તેથી આ વ્યાવસાયિક સર્વિસ નો એક ભાગ છે પછી સર્વિસ પેકેજ આ 2006 માં ફિટ્સ સિમોન્સ અને ફિટ્સ સિમોન્સ દ્વારા લખવામાં આવ્યું છે અને ત્યાં સહાયક સુવિધા છે તેથી આ ભૌતિક સંસાધનો છે જે સર્વિસ વેચી શકાય તે પહેલાં સ્થાને હોવા જોઈએ ઉદાહરણો ગોલ્ફ કોર્સ સ્કી લિફ્ટ હોસ્પિટલ વિમાન વગેરે છે આ સર્વિસ ને મદદરૂપ માલસામગ્રીમાં ખાદ્ય વસ્તુઓ કાનૂની દસ્તાવેજો ગોલ્ફ ક્લબ તબીબી ઇતિહાસ છે સર્વિસ માટે આ સરળ માલ છે પછી માહિતી પ્રદાતા તેથી ઓપરેશન્સ ડેટા અથવા માહિતી કે જે ગ્રાહક દ્વારા કાર્યક્ષમ અને કસ્ટમાઇઝ્ડ સર્વિસ ને સક્ષમ કરવા માટે આપવામાં આવે છે દર્દીઓના તબીબી રેકોર્ડ ફ્લાઇટમાં ઉપલબ્ધ બેઠકો ગ્રાહકોની પસંદગીઓ ટેક્સી મોકલવા માટે ગ્રાહકનું સ્થાન એનાં ઉદાહરણો છે તેથી આ સર્વિસ નો માહિતી ભાગ છે સર્વિસ આપવા માટે આ માહિતી પૂરી પાડવી પડશે પછી ત્યાં સ્પષ્ટ સર્વિસ છે લાભો ઇન્દ્રિયો દ્વારા સરળતાથી જોઇ શકાય છે આવશ્યક અથવા આંતરિક સુવિધાઓ ઉદાહરણો છે ભોજનની ગુણવત્તા વેઈટરનું વલણ સમયસર પ્રસ્થાન તેથી આ સ્પષ્ટ સર્વિસ છે અને પછી ઈમ્પ્લીસિટ સર્વિસ મનોવૈજ્ઞાનિક લાભો અથવા બાહ્ય લક્ષણો છે જે ગ્રાહક માત્ર અસ્પષ્ટપણે અનુભવી શકે છે ઉદાહરણ લોન ઓફિસની ગોપનીયતા સારી રીતે પ્રકાશિત પાર્કિંગની સુરક્ષા છે તેથી આ ઈમ્પ્લીસિટ સર્વિસ છે તેથી સર્વિસ પેકેજમાં સહાયક સુવિધા મદદરૂપ માલસામગ્રી માહિતી સ્પષ્ટ સર્વિસ અને ઈમ્પ્લીસિટ સર્વિસ નો સમાવેશ થાય છે પછી આપણે માલ અને સર્વિસ ની લાક્ષણિકતાઓ અથવા સર્વિસ ની અન્ય લાક્ષણિકતાઓ પર આવીએ છીએ ઝેઈથામી પરસુરમણ અને બેરી એ 1985 માં સર્વિસ ની આ 4 મહત્વની લાક્ષણિકતાઓ વિશે લખ્યું છે હવે અહીં આપણે તે લાક્ષણિકતાઓને 2 મુખ્ય પ્રકારોમાં વહેંચી છે જે પ્રાથમિક લાક્ષણિકતાઓ અને ગૌણ લાક્ષણિકતાઓ છે સર્વિસ મૂળભૂત રીતે ઇનટેન્જીબલ છે જ્યારે માલ ટેન્જીબલ છે અને માલમાં ઉત્પાદન સર્વિસ ના કિસ્સામાં વપરાશ કરતા અલગ છે એક સાથે ઉત્પાદન અને વપરાશ છે આનો અર્થ એ છે કે ગ્રાહક અને સર્વિસ ના ઉત્પાદકે એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવી પડશે જેથી ઉત્પાદન અને વપરાશ એક સાથે થાય પછી આપણી પાસે ગૌણ લાક્ષણિકતાઓ છે આ માલ માટે છે માલ પ્રમાણભૂત કરી શકાય છે પરંતુ સર્વિસ વેરિયેબલ છે જેનો અર્થ એ છે કે એક જ વ્યક્તિ વિવિધ પ્રકારની સર્વિસ અથવા વિવિધ સ્તરોની સર્વિસ પ્રદાન કરી શકે છે અને તેથી સર્વિસ વેરિયેબલ પણ હોઈ શકે છે 2 અલગ અલગ સર્વિસ પ્રદાતાઓ 2 અલગ અલગ પ્રકારની સર્વિસ આપશે તેથી સર્વિસ પ્રકૃતિમાં વેરિયેબલ છે અને પછી આ નાશવંત છે કે જ્યારે સર્વિસ નાશ પામે છે તેનો અર્થ એ છે કે એકવાર સર્વિસ પ્રોવાઇડર્સ સર્વિસ પૂરી પાડવાનું બંધ કરી દે તો હવે સર્વિસ નો ઉપયોગ કરી શકાતો નથી તેથી સર્વિસ નાશવંત છે તેથી પરિવર્તનશીલતા અને નાશવંતતાની આ ગૌણ લાક્ષણિકતાઓ વાસ્તવમાં એક સાથે ઉત્પાદન અને વપરાશની પ્રાથમિક લાક્ષણિકતાઓમાંથી ઉતરી આવ્યું છે અને તેથી તેને સર્વિસ ની ગૌણ લાક્ષણિકતાઓ કહેવામાં આવે છે તો સર્વિસ નો શું અર્થ થાય છે તેથી ઇનટેન્જીબલ તાની અસરો જેવી સર્વિસ ની લાક્ષણિકતાઓની અસરો છે જેમ કે સર્વિસ ની શોધ કરી શકાય છે તેનો અર્થ એ કે તેઓ અમુક જગ્યાએ સ્ટોક કરી શકતા નથી જેથી પછીથી પહોંચાડી શકાય સર્વિસ ને પેટન્ટ કરાવી શકાતી નથી સર્વિસ સહેલાઈથી પ્રદર્શિત કે સંચારિત કરી શકાતી નથી અને સર્વિસ ની કીમત નું મુલ્યાંકન કરવું મુશ્કેલ છે આ અસરોનાં ઉકેલો શું છે તેથી ચોક્કસ સર્વિસ ની સુવિધાઓ માટે વાતચીત કરવા માટે ટેન્જીબલ સંકેતોનો ઉપયોગ કરો મેનેજરોને ઉત્તેજીત કરો અને મોં સંચાર શબ્દને પ્રોત્સાહન આપો સર્વિસ ની કીમત સેટ કરવામાં મદદ માટે મજબૂત બ્રાંડિંગ બનાવો અને પ્રવૃત્તિ આધારિત ખર્ચ અભિગમનો ઉપયોગ કરો તેથી આ ઇનટેન્જીબલ ની અસરો છે પછી એક સાથે ઉત્પાદન અને વપરાશની અસરો તેથી આ ગ્રાહકની ભાગીદારી છે અને વ્યવહારમાં અસર કરે છે કારણ કે ઉત્પાદન અને વપરાશ ત્યારે થાય છે જ્યારે ગ્રાહક અને સર્વિસ પ્રદાતા બંને હાજર હોય ગ્રાહક એકબીજાને અસર કરે છે જો કોઈ ગ્રાહક ને સર્વિસસ્કેપમાં મુશ્કેલીપડે છે અને તે અવાજ ઉઠાવે છે તો બીજા ગ્રાહકો પણ આ ગ્રાહક ને જોઈ ને અવાજ ઉઠાવશે અને સેવા પ્રદાતા માટે સેવા પ્રદાન કરાવી અઘરી થાય જશે કર્મચારીઓ સર્વિસ ના પરિણામને અસર કરે છે કારણ કે કર્મચારીઓએ સર્વિસ નાં ઉત્પાદન અને વપરાશ માટે તેમની અને ગ્રાહકો વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા માટે હંમેશા હાજર રહેવું જોઈએ સર્વિસ નું પરિણામ કર્મચારીઓ અને ગ્રાહકો વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા પર આધારિત છે તેથી કર્મચારીઓ અને ગ્રાહકો વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા સારી છે તો સર્વિસ નું પરિણામ પણ સારું રહેશે અને ઉત્પાદનનું વિકેન્દ્રીકરણ આવશ્યક હોઈ શકે છે અને સર્વિસ ના કિસ્સામાં સામૂહિક ઉત્પાદન મુશ્કેલ છે ટેલિવિઝન સર્વિસ અથવા થિયેટર સર્વિસ ના કિસ્સામાં મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે પરંતુ ખૂબ મોટું ઉત્પાદન અથવા સર્વિસ મુશ્કેલ છે મોટા પાયે ઉત્પાદન અથવા સર્વિસ મુશ્કેલ છે ગ્રાહકો સાથેની ક્રિયાપ્રતિક્રિયાઓ દરમિયાન ઉચ્ચ ગુણવત્તાની સર્વિસ આપવા માટે કર્મચારીઓને કયા ઉકેલો પસંદ કરવા અને તાલીમ આપવી આવશ્યક છે કારણ કે સર્વિસ ક્રિયાપ્રતિક્રિયાના સમયે પૂરી પાડવામાં આવે છે તેથી સર્વિસ પ્રોવાઇડરોને પસંદ કરીને શ્રેષ્ઠ ગુણવત્તા પહોંચાડવા માટે તાલીમ આપવી પડે છે અન્ય ગ્રાહકોને હકારાત્મક પ્રભાવિત થવા દો તેથી સર્વિસસ્કેપમાં તમામ ગ્રાહકોને ખુશ રાખો અને જો કોઈને લાગ્યું કે સર્વિસ સારી છે તો તે ગ્રાહકોને વિનંતી કરો કે સર્વિસ વિશે પુસ્તકમાં લખો જેથી અન્ય ગ્રાહકોના અવલોકન માટે ત્યાં રાખી શકાય અન્ય ગ્રાહકને નકારાત્મક રીતે પ્રભાવિત કરવાની મંજૂરી આપશો નહીં તેથી જો ચોક્કસ ગ્રાહક સર્વિસ સાથે સંમત હોય અને વાસ્તવમાં તે સર્વિસ વિશે ઊંધું સીધું બોલવાનું શરૂ કરે તો ટૂંક સમયમાં ગ્રાહકને સર્વિસસ્કેપથી દૂર બોલાવવું અને પછી આ સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરવો વધુ સારું છે ગ્રાહકોને શક્ય હોય અને સ્વીકાર્ય હોય ત્યાં સુધી માનકીકરણ અથવા યાંત્રિકરણ પ્રાપ્ત કરવું સર્વિસ પરિણામો કર્મચારીઓ અને ગ્રાહકો વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા પર આધાર રાખે છે તેથી બેન્કોના એટીએમની જેમ ગ્રાહકોને શક્ય અને સ્વીકાર્ય વિસ્તારવા માટે અમુક પ્રકારનું માનકીકરણ અથવા યાંત્રિકરણ કરી શકાય છે કસ્ટમાઇઝ્ડ સર્વિસ પ્રદાન કરતી વખતે વ્યક્તિગત ધ્યાન પર ધ્યાન આપો અને મોટા પાયે ઉત્પાદન માટે મલ્ટી સાઇટ સર્વિસ ડિલિવરી સ્થાનોનો ઉપયોગ કરો પરિવર્તનશીલતાની અસરો તેની અસર સેવા વિતરણ અને ગ્રાહક સંતોષ પર છે જે કર્મચારી ની ક્રિયા પર આધાર રાખે છે સર્વિસ ની ગુણવત્તા ઘણા બેકાબૂ પરિબળો પર આધારિત છે ત્યાં કોઈ નિશ્ચિત જ્ઞાન નથી કે વિતરિત સર્વિસ જે આયોજન અને પ્રમોટ કરવામાં આવી હતી તેની સાથે મેળ ખાય છે અને ઉકેલો એ છે કે વ્યક્તિએ માનકીકરણ કર્મચારી તાલીમ પ્રદર્શન મૂલ્યાંકન અને આંતરિક માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ સર્વિસ નું ઊદ્યોગિકરણ કરો જે પૂર્વ પેકેજો છે જેમ કે પ્રવાસ પેકેજો વગેરે લેવિટે 1972 અને 76 માં લખ્યું છે કે ગ્રાહાઓ ને કસ્ટમાઇઝ સેવા પૂરી પાડવી જોઈએ અને તે મૂલ્ય દરખાસ્તના ભાગરૂપે હોવું જોઈએ પછી આપણે નાશવંતતાની અસરો પર આવીએ છીએ જે સર્વિસ ની ચોથી લાક્ષણિકતા છે તેનો અર્થ એ છે કે પુરવઠા અને માંગને સુમેળ કરવું મુશ્કેલ છે સર્વિસ પરત અથવા ફરીથી વેચી શકાતી નથી સર્વિસ નો નમૂનો લઈ શકાતો નથી તેથી ઉકેલો મેચ સપ્લાય અને ડિમાન્ડ છે જેમ કે સાસેરે 1976 માં વિસ્તૃત રીતે લખ્યું હતું ભૂલોના કિસ્સામાં સર્વિસ પુનપ્રાપ્ત કરો ભૂલોના કિસ્સામાં સર્વિસ ને પુનપ્રાપ્ત કરાવવી ખૂબ મહત્વનું છે જેથી ગ્રાહક પુન પ્રાપ્તિ થાય પછી ઓછામાં ઓછો સંતુષ્ટ અથવા આનંદિત થાય જ્યારે સેવા ની પુનઃ પ્રાપ્તિ આરી રીતે થાય છે ત્યારે ગ્રાહકો નો પુરવઠો પણ વધે છે અને તેમના મગજમાં સેવા પ્રત્યે સારી છબી પણ ઉત્પન્ન થાય છે ગ્રાહકને હાલમાં પૂરી પાડવામાં આવતી સર્વિસ ના ભાગનો નમૂનો લેવાની મંજૂરી આપો તેથી સપ્લાયરે એવી પદ્ધતિ બનાવવી પડશે કે જેના દ્વારા ગ્રાહકો વિતરિત સર્વિસ ના ભાગનો નમૂનો લઈ શકે તેથી આ નાશવંતતાના ઉકેલો છે પછી આપણે વ્યૂહાત્મક સર્વિસ વર્ગીકરણ પર આવીએ છીએ તેથી અહીં સર્વિસ વિતરણના અનુકૂળ સ્વરૂપોને ઓળખે છે તેથી કૃત્યની પ્રકૃતિ ટેન્જીબલ અથવા ઇનટેન્જીબલ ક્રિયાઓ છે પછી સર્વિસ નો સીધો પ્રાપ્તકર્તા લોકો અથવા વસ્તુઓ છે પછી લોકોની સંસ્થાઓ જેમ કે હેલ્થકેર પેસેન્જર ટ્રાન્સપોર્ટેશન બ્યુટી સલુન્સ વગેરે આ લોકોના શરીર પર ટેન્જીબલ ક્રિયાઓ છે પછી ભૌતિક સંપત્તિ જેવી વસ્તુઓ પર ટેન્જીબલ ક્રિયાઓ છે જેમ કે નૂર પરિવર્તન સમારકામ અને જાળવણી પશુ ચિકિત્સા વગેરે પછી લોકોના મનની ઇનટેન્જીબલ ક્રિયાઓ જેમ કે શિક્ષણ પ્રસારણ માહિતી સર્વિસ થિયેટરો સંગ્રહાલય વગેરે અને ઇનટેન્જીબલ સંપત્તિ જેવી કે બેંકિંગ કાનૂની સર્વિસ એકાઉન્ટિંગ સિક્યોરિટીઝ અને વીમો છે પછી ગ્રાહકો સાથેના સંબંધ આવે છે સર્વિસ સંસ્થા અને તેના ગ્રાહક વચ્ચેના સંબંધોના પ્રકારોનો સમાવેશ થાય છે અહી સર્વિસ ડિલિવરીની પ્રકૃતિ છે અને સતત સર્વિસ ની ડિલિવરી અને અલગ વ્યવહાર છે તેથી સભ્યપદ સંબંધ છે અને કોઈ ઓપચારિક સંબંધો નથી દાખલા તરીકે વીમો ટેલિફોન સબ્સ્ક્રિપ્શન ઇલેક્ટ્રિક ઉપયોગિતા બેંકિંગ છે આ સતત સર્વિસ વિતરણના સભ્યપદ સંબંધનો ભાગ છે અને અલગ વ્યવહાર સાથે સભ્યપદનો સંબંધ છે જેમાં લાંબા અંતરના ફોન કોલ થિયેટર શ્રેણીની ટિકિટો પરિવહન પાસ સેમના જથ્થાબંધ અને એરલાઇન ફ્રીક્વન્ટ ફ્લાયર જેવા છે અને રેડિયો સ્ટેશન પોલીસ સુરક્ષા દીવાદાંડી જાહેર ધોરીમાર્ગ જેવા કોઈ ઓપચારિક સંબંધો નથી ત્યાં કોઈ ઓપચારિક સંબંધ નથી પરંતુ તે સતત સર્વિસ નું વિતરણ છે અને અલગ વ્યવહારો કોઈ ઓપચારિક સંબંધ નથી જેમ કે રેસ્ટોરન્ટ પે ફોન ટોલ હાઈવે મૂવી થિયેટર જાહેર પરિવહન વગેરે આ કોઈ ઓપચારિક સંબંધો વગરનો અલગ વ્યવહાર છે પછી વૈવિધ્યપણું અને ચુકાદો સર્વિસ ની લાક્ષણિકતાઓ અહી એ છે કે કેટલી હદ સુધી કસ્ટમાઇઝ કરવામાં આવે છે અને ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા કર્મચારીઓ કઈ રીતે મહેનત કરે છે તેથી ઉચ્ચ લાક્ષણિકતાઓ વૈવિધ્યપૂર્ણ છે તેથી ઉચ્ચ વૈવિધ્યપણું અને ઉચ્ચ ચુકાદો જે સર્જરી ટેક્સી સર્વિસ દારૂનું રેસ્ટોરન્ટ છે પછી સર્વિસ લાક્ષણિકતાઓ કસ્ટમાઇઝ્ડ સર્વિસ ઓછી છે પરંતુ તેના કર્મચારીઓ વ્યાયામ ચુકાદો નિવારક આરોગ્ય કાર્યક્રમો શિક્ષણ અને કૌટુંબિક રેસ્ટોરન્ટ છે અને પછી સર્વિસ ની લાક્ષણિકતા ગ્રાહકો છે જે ઉચ્ચ છે અને કર્મચારીઓની ચુકાદો ઓછી છે જેમ કે ટેલિફોન સર્વિસ હોટેલ સર્વિસ છૂટક બેંકિંગ અને કાફેટેરિયા અને સર્વિસ ની લાક્ષણિકતા માટે વિસ્તૃત જાહેર પરિવહન દર્શક રમતો મૂવી થિયેટર અને સંસ્થાકીય ખોરાક સર્વિસ જેવા કસ્ટમાઇઝ કરવામાં આવે છે તેથી આ રીતે સર્વિસ ને કસ્ટમાઇઝેશન અને ચુકાદાના આધારે વિવિધ પ્રકારની સર્વિસ માં વિભાજિત કરી શકાય છે પછી માંગ અને પુરવઠાની પ્રકૃતિના આધારે અહી સમય જતાં માંગની વધઘટ અને મર્યાદિત પુરવઠો છે તેથી ટોચની માંગ સામાન્ય રીતે મોટા વિલંબ વિના કરી શકાય છે અને ટોચની માંગ નિયમિતપણે ક્ષમતા કરતાં વધી જાય છે તેથી વિશાળ માંગ વધઘટ અને સાંકડી માંગ વધઘટ હોઈ શકે જેમ કે વીજળી ટેલિફોન પોલીસ કટોકટી હોસ્પિટલ પ્રસૂતિ એકમ અને સાંકડી વીમો કાનૂની સર્વિસ બેંકિંગ લોન્ડ્રી અને ડ્રાય ક્લીનિંગની વિશાળ માંગ વધઘટ છે ટેક્ષની તૈયારી મુસાફરોની પરિવહન હોટેલો અને મોટેલ્સની મહત્તમ માંગ નિયમિતપણે ક્ષમતા કરતા વધી જાય છે તેથી આ સમયની માંગમાં વધઘટ વ્યાપક છે અને સમયની માંગમાં વધઘટ સાંકડી છે જે ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ મૂવી થિયેટર ગેસ સ્ટેશન વગેરે છે પછી સર્વિસ પહોંચાડવાની પદ્ધતિ તેથી સર્વિસ આઉટલેટ્સની ઉપલબ્ધતા કે જે સિંગલ સાઇટ અથવા મલ્ટી સાઇટ છે અને ગ્રાહક અને સર્વિસ સંસ્થા વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાની પ્રકૃતિ જ્યાં ગ્રાહક સર્વિસ સંસ્થામાં મુસાફરી કરે છે સર્વિસ પ્રદાતા વ્યવહાર માટે ગ્રાહકને મુસાફરી કરે છે તેથી સિંગલ સાઇટ થિયેટર અને વાળંદની દુકાન જ્યાં ગ્રાહક સર્વિસ સંસ્થા ટેક્સી અને જંતુ નિયંત્રણ સર્વિસ નો પ્રવાસ કરે છે અહીં સર્વિસ પ્રોવાઇડર ગ્રાહક સુધી પહોંચે છે અને સર્વિસ ટ્રાન્ઝેક્શન ક્રેડિટ કાર્ડ કંપની અને સ્થાનિક ટીવી સ્ટેશન જેવા હાથની લંબાઈ પર છે મલ્ટી સાઇટ માં ગ્રાહક બસ સર્વિસ અથવા ફાસ્ટ ફૂડ ચેઇન અને મેઇલ ડિલિવરી અથવા ઇમરજન્સી રિપેર જેવી સર્વિસ સંસ્થામાં મુસાફરી કરે છે અહીં સર્વિસ ગ્રાહક સાઇટ અને બ્રોડકાસ્ટ નેટવર્ક અથવા ટેલિફોન કંપનીની મુસાફરી કરે છે આ હાથની લંબાઈ પર વ્યવહાર છે આપડે વિવિધ પ્રકારની સર્વિસ વિતરણ પ્રકૃતિ કસ્ટમાઇઝેશન અને ચુકાદો ગ્રાહકો સાથેના સંબંધો અને સર્વિસ અધિનિયમની પ્રકૃતિ વિશે અભ્યાસ કર્યો તેથી મેં કેટલાક સંદર્ભો આપ્યા છે અને આ તમારા વાંચવા માટે અહીં છે મને આશા છે કે આ મદદ કરશે